ના અભ્યાસક્રમમાં આ વ્યાખ્યાનમાં આપનું સ્વાગત છે અમે પેરાબોલોઈડ રિફલેક્ટર સિસ્ટમ પર ચર્ચા ચાલુ રાખીએ છીએ અમે ફીડ્સ રેડિયેશન પેટર્ન થી અપેર્ચર ક્ષેત્રનું વિતરણ જોયું છે હવે આપણે આ આખી સિસ્ટમની દિશા નિર્દેશો જોશું તેનો અર્થ છે અપેર્ચર ડાયરેક્ટિવિટી તેથી આપણે ખરેખર થોડાક વ્યાખ્યાનોમાં જાણીએ છીએ કે આપણે ફ્યુરિયર ટ્રાન્સફોર્મ પદ્ધતિ દ્વારા સાબિત કર્યું છે કે રેખીય ધ્રુવીકરણ સાથે યુનિફોર્મ કોન્સ્ટન્ટ ફેઝ અપેર્ચર ફિલ્ડ માટે વિકિરણ ક્ષેત્ર E અભિવ્યક્તિ દ્વારા આપવામાં આવે છે જે j k0 e to the power minus j k0 r by 2 pi r બરાબર છે θ fx cos phi plus fy sin phi plus aφ cos theta fy cos phi minus fx sin phi આ આપણે પહેલેથી જ સાબિત કરી દીધું છે હવે આપણું અપેર્ચર ઝેડ માં ત્રિજ્યા a બરાબર 0 પ્લેન સાથે ગોળ છે તેથી આપણે લખી શકીએ છીએ કે આપણું અપેર્ચર ક્ષેત્ર E0 ay રેખીય રીતે ધ્રુવીકૃત સમાન ઇલેક્ટ્રિક ક્ષેત્ર છે આપણે તેને ધારી રહ્યા છીએ હવે આપણે જોયું છે કે તેમાં થોડી સમસ્યાઓ છે પરંતુ પહેલા ચાલો ડિરેકટીવીટી જોઈએ તેનો અર્થ એ કે આપણે મહત્તમ શું પ્રાપ્ત કરી શકીએ જો આપણે આ એકસરખુ ક્ષેત્ર બનાવીએ તો આપણે મનસ્વી રીતે ચાલો મેં કોઈપણ ધ્રુવીકૃત એક ધ્રુવીકરણમાં વાય ધ્રુવીકૃત ક્ષેત્ર લીધું છે તેથી આ x સ્કવેર પ્લસ y સ્કવેર લેસ ધેન ઈક્વલ ટુ સ્કવેર વર્તુળ સરક્યુલર ડિસ્ક યોગ્ય છે અને અન્યથા માટે 0 તેથી આ લક્ષ્ય સાથે મારું ફ્યુરિયર ટ્રાન્સફોર્મ ft શું હશે ft E0 ay હશે પછી અપેર્ચર ઇ પાવર પર તેથી આ 1 1 માં પાવર જે કેએક્સ ઇ થી પાવર જે કેવાય વાય ડીએક્સડીવાય છે હવે આ અભિન્ન મૂલ્યાંકન કરવા માટે આ અભિન્ન મૂલ્યાંકન એટલું સરળ નથી તેથી હું તમને મદદ કરીશ તેથી આ એક સરક્યુલર ડિસ્ક હોવાથી આપણે પોલાર કોઓર્ડિનેટ્સનો પરિચય કરીએ છીએ પરંતુ તે અપેર્ચર હોવાથી અહીં એમ કહીએ છીએ કે પોલાર કોઓર્ડિનેટ્સ ρ ની જગ્યા એ φ છે હું તેને φ કહું છું મારે તેને ρ પણ કહેવો જોઈએ પણ તે મૂંઝવણમાં ના આવે કારણ કે અન્ય ફીડ્સ θ છે તેથી તેમાં કોઈ θ નથી તેથી ત્યાં કોઈ મૂંઝવણ નથી પરંતુ ત્યાં φ પણ છે તેથી નિરીક્ષણ ફીલ્ડ ફાઈ અને સ્રોત ફીલ્ડ ફાઈ તેથી જ હું φ બતાવી રહ્યો છું હવે મારું ρ શું છે ρ કશું નથી પરંતુ x સ્કવેર વત્તા y સ્કવેર ઉપર રુટ છે તેથી એક્સ rho cos phi dash બરાબર છે વાય rho sin phi dash છે અને આપણે જાણીએ છીએ કે kx છે k0 sin theta cos phi અને ky છે k0 sin theta sin phi તેથી હું તેને તે ft અભિવ્યક્તિ પર મૂકી શકું છું તેથી તે E0 ay છે પછી 0 થી a 0 થી 2 pi e to the power j k0 ρ sin theta cos phi minus phi dash ρ d phi dash d rho હવે આ વસ્તુ e to the power j કંઇક cos હોઈ શકે છે જેનો શ્રેણી વિસ્તરણ છે બધા જાણે છે કે આ વિસ્તરણ બેસેલ કાર્યોની દ્રષ્ટિએ છે તેથી અમે લખી શકીએ કે જો મારી પાસે e j some constant into cos phi minus phi dash છે તો બેસલ વિસ્તરણ J0 છે જે તમે કહી શકો છો w અથવા ઓમેગા જે કંઇ પણ આ સતત છે તેનો અર્થ એ કે j ગુણ્યાં આ છે તેથી જે J0 omega minus 2J2 omega cos 2 phi minus phi dash minus J4 omega cos 4 phi minus phi dashed વગેરે વત્તા 2j J1 omega cos phi minus phi dash minus J3 omega cos 3 phi minus phi dash plus વગેરે તેથી મોટા પરંતુ શું છે જો હું વિવિધ સબસ્ક્રિપ્ટ માટે Jn ઓમેગા લખીશ તેથી આ બેસલ ફંક્શન છે જે તમામ એન્જિનિયરિંગ સાયન્સ સમસ્યાઓમાં આવે છે તેથી બેસેલ ફંકશન આ J નો અર્થ છે કે તે પ્રથમ પ્રકારનો છે અને n નો અર્થ n ઓર્ડર છે હવે જો હું તેને અહીં સંતોષરૂપે મુકીશ આ cos 2 phi minus phi dash નું એકીકરણ આપું છું જે phi dash 0 થી 2 પીઆઈ cos 4 થી અલગ પડે છે તેથી 0 થી 2 પીઆઈ ઇન્ટિગ્રેશનથી બધું 0 થઈ જાય છે માત્ર વસ્તુ જે 0 ન બને તે છે J0 ઓમેગા તેથી ft E0 ay 0 થી 2 pi J0 તરીકે બહાર આવે છે આપણે જોઈશું કે k0 ρ sin theta rho d rho તેથી તે શૂન્ય ક્રમમાં બેસેલ ફંક્શનનું એકીકરણ છે તેથી બીજું સૂત્ર છે જે તમને મદદ કરશે તેથી આ સૂત્રથી તમે શોધી શકશો કે આ 2 pi E0 ay 0 થી k0 a sin theta J0 k0 rho sin theta k0 rho sin theta by k0 sin theta d of k0 sin theta rho by k0 sin theta બનશે તેથી જો તમે તે કરો તો આખરે 2 pi a square E0 ay J1 k0 a sin theta by k0 a sin theta બને છે હવે ઝેડ અક્ષ પર theta 0 છે તેથી k0 સાઈન થેટા સંપૂર્ણ 0 છે તેથી આ J0 0 બાય 0 આ શબ્દ તમને J0 0 બાય 0 આપશે હવે તે એલ હોસ્પિટલનો નિયમ છે તેથી અમારે આ તફાવત અને પછી મર્યાદા મૂકી તેથી આ ભાગ તમને અડધો ભાગ આપે છે તે pi a square E0 ay બને છે ઝેડ અક્ષ પર ઇ પ્લેન પેટર્ન છે થેટા જે 0 ની બરાબર છે જે pi બાય 2 ની બરાબર છે તેથી આપણે fy મેળવીશું pi a square E0 હશે અને fx 0 ની બરાબર છે તેથી આપણી પાસે fy છે fx મારી પાસે છે તેથી આપણે કહી શકીએ કે E ફેલાયેલું ક્ષેત્ર j k0 to the power minus j k0 r by 2 pi r હશે fy તમે મૂકી શકો અથવા હું fy aθ લખીશ તો તે j k0 E0 by 2 pi r e to the power minus j k0 r pi a square aθ હશે તેથી આ પાવર ક્ષેત્ર હશે હવે આ દિશામાં એકમ ઘન કોણીય કિરણોત્સર્ગની તીવ્રતા દીઠ શક્તિની ઘનતા r square half Y0 Eθ square હશે તેથી હું કહીશ કે પાવર રેડિયેશનની તીવ્રતા ચાલો આપણે ઝેડ અક્ષો સાથે કિરણોત્સર્ગની તીવ્રતા કહીશું જે આ હશે તેથી જો તમે કરો તો તે 1 by 8 k0 square E0 square Y0 a to the power 4 બનશે બીજી એક વસ્તુ જેની આપણને કુલ વિકિરણ શક્તિની જરૂર છે Pr તેથી તે અપેર્ચર પર હશે ડી માં પોઇન્ટીંગ વેક્ટર હવે અપેર્ચર ઉપર પોઇન્ટીંગ વેક્ટર શું છે અપેર્ચર ઉપર પોઇન્ટીંગ વેક્ટર તરફ ધ્યાન આપતા ખરેખર અહીં આપણે કહી શકીએ કે અપેર્ચર બહુ દૂર નથી પરંતુ આપણી પાસે પહેલેથી જ સમાંતર બીમ છે અને તે સાબિત થઈ શકે છે કે તેઓ ચુંબકીય ક્ષેત્ર પણ ક્ષેત્ર દીઠ જેવું છે તેનો અર્થ એ છે કે તે n એ વસ્તુને પાર કરે છે તેથી આપણે લગભગ લઈ શકીએ છીએ કે તે અડધો વાય 0 ઇ 0 સ્કવેર હશે તેથી દૂર ક્ષેત્રની જેમ તે ત્યાં બને છે તેથી જો આ ત્યાં કુલ વિકિરણ પાવર Pr અડધો Y0 E0 સ્કવેર હશે તો વિસ્તાર 0 થી 2 pi 0 થી a ρ d rho d phi જો તમે કરો તો તે half pi a square Y0 E0 square બને છે તેથી હવે તમે 4 pi into that radiation intensity 1 by 8 k0 square E0 square Y0 a to the power 4 by total radiated power half pi a square Y0 E0 square નિર્દેશક કરવાની સ્થિતિમાં છો આ તમને આપે છે અને હું તેને આની જેમ લખીશ ડાયરેક્ટિવિટી 4 pi by lambda not square સરળ સૂત્ર ઉપયોગી સૂત્ર હવે તે pi a square એટલે શું અપેર્ચર ભૌતિક ક્ષેત્ર તેથી અપેર્ચર ભૌતિક ક્ષેત્ર 4 pi by lambda not square દ્વારા ગુણાકાર થઈ રહ્યું છે તેથી જો તમારી પાસે 1 મીટર ત્રિજ્યાની ડીશ હોય તો pi તેથી 4 પાઇ સ્ક્વેર તમને આશરે 40 આપે છે અને જો તમે 10 ગીગાહર્ટ્ઝ 3 સેન્ટિમીટર પર છો એટલે 0 03 થી 0 03 તેથી 0 009 તેથી હું 0 01 કહી શકું તેથી તેનો અર્થ એ કે 4000 એ ડાયરેક્ટિવિટી છે 1 મીટર ત્રિજ્યા તમને 4000 ની ડાયરેક્ટિવિટી આપી શકે છે એકદમ નોંધપાત્ર પરંતુ સ્પષ્ટ છે કે જ્યારે આપણે આ દિશા નિર્દેશક હોઈએ ત્યારે આપણે કરી શકતા નથી તેનો અર્થ એ કે ત્યાં કોઈ નુકસાન નથી હવે ખરેખર નુકસાન વગેરે થશે તેથી કોન્સ્ટન્ટ ફેઝ ના યુનિફોર્મ ક્ષેત્રવાળા અપેર્ચર એન્ટેનાથી પ્રાપ્ત થતી મહત્તમ ડિરેકટીવીટી એ ભૌતિક ક્ષેત્ર 4 pi by lambda not square દ્વારા ગુણાકાર ક્ષેત્ર છે યાદ રાખવા માટે ખૂબ જ સરળ સૂત્ર પરંતુ પાર્બાઇલ્ડ એન્ટેના રીફ્લેક્ટર એન્ટેના સિસ્ટમનો ફાયદો શું થશે જે G હશે જે 4 pi by lambda not square into pi a square into efficiencies બરાબર હશે હવે આ કાર્યક્ષમતા પ્રથમ એક આપણે ખરેખર કાર્યક્ષમતાની લાંબી સૂચિ જોશું શરૂઆતમાં હું η લખું છું તે η I સાથે શરૂ કરવા માટે હું કહું છું કે ત્યાં બે બાબતો છે ηS ηA પછીથી બીજા આપણે આવીશું હું આ કહીશ હવે આ હું પહેલા જોઇ પછી આ જોઈશ આ પછી પછી બીજાઓ હવે ηS ને સ્પીલ ઓવર કાર્યક્ષમતા કહેવામાં આવે છે ηA અપેર્ચર કાર્યક્ષમતા છે હવે અપેર્ચર ની કાર્યક્ષમતા ની મારે થોડી વાત કરવાની જરૂર છે કારણ કે આપણે જે કંઇ કર્યું તે જો મારો એકસરખો પ્રકાશ હોય જો મારી પાસે કોન્સ્ટન્ટ ફેઝ હોય જો મારી પાસે એક ધ્રુવીકરણ અપેર્ચર ક્ષેત્ર છે તો મને જે દિશા મળી છે તે મળે છે હવે અપેર્ચર કાર્યક્ષમતા આ બધાનું ઉલ્લંઘન છે તેથી અપેર્ચર કાર્યક્ષમતામાં રોશની કાર્યક્ષમતા શામેલ હશે કારણ કે આપણે જોયું છે કે ત્યાં એક ટેપર છે અને તે એપ્લિકેશનના દૃષ્ટિકોણથી ઇચ્છનીય છે તેથી તે ηi દ્વારા ગુણાકાર થશે પછી તે તબક્કો હશે તેથી આપણી પાસે સમાન તબક્કો છે કે આપણે જાણીએ છીએ કે એક તબક્કામાં ભૂલ હશે તેથી તે તબક્કો છે અને મને લાગે છે કે તૃતીય પક્ષ આ ધ્રુવીકરણ છે તેથી પછીની એક બિન સમાન વસ્તુ મને તેને ટેપર ηxtaper ηx કહેવા દો તેથી આ તેનું કારણ બિન સમાન રોશની છે આ તબક્કાની ભૂલને કારણે છે તબક્કા બિન સમાન તબક્કાને કારણે છે અને તે પછી ηp તે બિન રેખીય વસ્તુની ક્રોસ પોલ હાજરી છે તેથી સ્પીલઓવર કાર્યક્ષમતા તે શું છે સ્પીલઓવર કાર્યક્ષમતા એ છે કે ફીડમાંથી કેટલાક રેડિયેશન રિફલેક્ટર દ્વારા અટકાવવામાં આવતા નથી કારણ કે પરાવર્તક મર્યાદિત છે તેમાં એન્ગ્યુલર અપેર્ચર છે તેથી તે બધી કિરણોને અટકાવી રહ્યું નથી તેથી પાવર ત્યાં ખોવાઈ ગઈ છે અને નિશ્ચિતરૂપે પછી આપણે ધારી રહ્યા છીએ કે કુલ પાવર વિકિરણ છે પરંતુ જો તે પાવર એટલી પ્રતિબિંબિત થતી નથી તો આખરે અપેર્ચર ને તે પાવર પ્રાપ્ત થતી નથી તેથી ફાયદો ચોક્કસપણે આટલું ઓછું કરશે જેને સ્પીલઓવર નુકસાન અને કાર્યક્ષમતા પરિબળ કહેવાય છે જેને સ્પીલઓવર કાર્યક્ષમતા કહેવામાં આવે છે તેથી હવે સ્પીલઓવર કાર્યક્ષમતા શું છે તેથી હવે હું સ્પિલ ઓવર કાર્યક્ષમતા વિશે વાત કરું છું ηS power એ ફીડ દ્વારા ફેલાયેલી કુલ પાવર પરાવર્તક દ્વારા અટકાવાયેલી પાવર છે તો તે શું છે પાવર વિક્ષેપિત થાય છે મતલબ કે મારી પાસે જી θ φ એ પાવર રેડિયેશન પેટર્ન sin theta d theta d phi છે અને તેથી phi 0 to 2 pi અને theta is from 0 to psi by 2 half of the angular aperture કારણ કે 0 થી 2 પાઇ હું આપું છું તેથી અહીં 0 થી psi બાય 2 સુધી આ પાવર છે જે પરાવર્તક દ્વારા અટકાવાયેલ છે અને અહીં 0 to 2 pi 0 to pi g theta phi sin theta d theta d phi તે બધું છે તે સ્પીલઓવર કાર્યક્ષમતા છે હવે આખરે આપણે જોઈશું કે મને ફક્ત આ સ્પીલઓવર કાર્યક્ષમતા શોધવા માટે રસ નથી અથવા તે છે કે આપણે પછીથી જોઈશું કે અહીં શું થાય છે ખરેખર અન્યને અલગથી કરી શકાય છે પરંતુ આ બંને ભૌતિક દ્રષ્ટિએ છે મેં સમજાવ્યું હતું કે જો મારે એકસરખી રોશની કરવી હોય તો સ્પીલઓવર વધે છે મેં કહ્યું હતું કે શ્રેષ્ઠ સંભવિત પ્રકાશ તે sec to the power 4 theta by 2 પરંતુ તે ઘણો a આપે છે તેથી આ બંને જોડાયેલા છે અને એકની અસર બીજા પર પડે છે તેથી તેથી જ અમે આ કરવાનો પ્રયાસ કરવાને બદલે સંયુક્ત રીતે તેને મહત્તમ બનાવીશું હવે હું આગળ શું કરું તેનું મૂલ્યાંકન કરવાને બદલે હું અહીં ફીડની ડાયરેક્ટિવિટી મૂકવા માંગું છું તેનો અર્થ એ કે આ રેડિયેશન પેટર્ન છે અહીં હું ફીડની ડાયરેક્ટિવિટી મૂકવા માંગું છું તેથી Df હવે ડાયરેક્ટિવિટી ઓફ ફીડશું છે Df મને ડાયરેક્ટિવિટી ઓફ ફીડ Df લખવા દો તેની અભિવ્યક્તિ શું હશે 4 pi g00 by total radiated power by feed તેથી તમે જુઓ છો કે આ કંઈ નથી પરંતુ આ છેદને ફીડ દ્વારા કુલ વિકિરણ શક્તિ તેથી શું હું લખી શકું છું કે ηS એ Df છે પછી 0 to 2 pi 0 to psi by 2 gθφ આવું આવશે 4 pi g00 sin theta d theta d phi હું તેને અહીં છોડીશ હવે હવે હું શરૂ કરું છું હું તેનો ઉપયોગ કરીશ તેમ મેં કહ્યું હતું કારણ કે હું સંયુક્ત રીતે કરીશ તેથી અપેર્ચર કાર્યક્ષમતા ηA માટે અભિવ્યક્તિ શોધ્યા પછી હું આ લઈશ તો આ અપેર્ચર કાર્યક્ષમતા કોણ આપે છે પહેલા મારી પાસે અપેર્ચર માં ટેપર્ડ ઇલેક્ટ્રિક ક્ષેત્ર છે પછી અપેર્ચર ક્ષેત્ર માટે ન સ્થિર તબક્કો છે અને ત્યારબાદ અનિચ્છનીય ક્રોસ ધ્રુવીકૃત ક્ષેત્રની હાજરીને લીધે મળેલું નુકસાન તેથી ખરેખર આ અભિવ્યક્તિ ઉપલબ્ધ છે અથવા તે મેળવી શકાય છે પરંતુ હું તે કરીશ નહીં કારણ કે તે પ્રકૃતિમાં વધુ ગાણિતિક હશે તેથી હું લખી શકું છું η એ ηi છે આને રોશની કાર્યક્ષમતા કહેવામાં આવે છે પછી ન સ્થિર તબક્કો એ તબક્કો ફેજ એરર એફિસિએંસી છે અને ક્રોસ ધ્રુવીકરણવાળી વસ્તુ ηx છે તેથી આ રોશની કાર્યક્ષમતા છે આ ફેજ એરર એફિસિએંસી છે આ ક્રોસ ધ્રુવીકૃત કાર્યક્ષમતા છે તેથી હું ત્યાં નથી જઈ રહ્યો ત્યાં વસ્તુઓની કેટલીક લાંબી સૂચિ છે તેથી અમે માની લઈએ છીએ કે આ રોશની કાર્યક્ષમતા કે જે ηp અને ηx એક છે પછીથી આપણે તેમના મૂલ્યો મૂકીશું તેથી તે ધારણા હેઠળ તે મેળવી શકાય છે જો કોઈને રસ હોય તો તે કોઈપણ કોર્સ પેજમાં હોઈ શકે છે તો અમે આને અપલોડ કરી શકીએ છીએ પરંતુ છેવટે અમને જેની જરૂર છે તે ηi છે આ રોશની કાર્યક્ષમતા જે આ કંઈક અભિવ્યક્તિ બની જાય છે આ અભિવ્યક્તિ છે જે રોશની કાર્યક્ષમતા માટે પ્રાપ્ત થાય છે હવે જો તમે આ અભિવ્યક્તિને માનતા નથી તો હું તમને એક ચેક આપી શકું છું સમાન અપેર્ચર ક્ષેત્ર માટે આપણે જોઈએ છે કે g theta phi એ sec 4 theta by 2 ની પ્રમાણસર હોવી જોઈએ આ અભિવ્યક્તિમાં મૂકો g θ φ ના મૂલ્યો અને ηi 1 નીકળવું જોઈએ તે પછી આ અભિવ્યક્તિ કહેવાની પરોક્ષ રીત હશે તેથી તમે તે કરી શકો છો જો તમે તેને ત્યાં મૂકશો તો તમે જોશો કે આ sec square theta by 2 tan theta by 2 d theta બની જશે આ આખી વસ્તુ બહાર આવશે કારણ કે g θ φ એ phi થી સ્વતંત્ર છે તેથી phi એકીકરણ તમને 2 પાઇ આપશે અને અહીં પણ તમે એકીકૃત કરી શકો છો તેથી તમે જોશો કે તે ધારણા હેઠળ g theta phi is sec 4 theta by 2 છે આ η અભિવ્યક્તિ 4f square by a square tan square pi by 4 બને છે પહેલેથી જ આપણે જ્યારે શોધી કાદ્વઢયું છે કે rho ની બરાબર a જે 2f tan pi 4 છે તેથી તે a ની મૂલ્ય મૂકો ηi તે અહીં મૂકીને તે 1 થાય છે તેથી આ અભિવ્યક્તિ સાચી છે તેથી હવે આપણે જોઈશું કે આને કેવી રીતે બદલવું આપણે જોશું કે આ સંયુક્ત રીતે જો આપણે આ બે અભિવ્યક્તિઓ ηA અને ηS મૂકીશું તો કેવી રીતે બદલવું પરંતુ આપણે હવે પછીના વર્ગમાં જોશું તેથી આપણે હવે રોશની કાર્યક્ષમતા શોધી કાઢી છે તે શોધી કાઢવાનો અર્થ એ છે કે આ મેં આ સૂત્ર આપ્યું છે અને સ્પિલઓવર કાર્યક્ષમતા શોધી છે તેથી હવે આપણે હવે પછીના વર્ગમાં જોઈશું કે એન્જિનિયર તરીકે તેની સાથે કેવી રીતે રમવું